ઠીક છે આજના વ્યાખ્યાન માં હું સ્ટીલ મેમબરની ડિઝાઇન ફિલોસોફી વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું અને આ કોર્સમાં આપણે કહ્યું છે કે આપણે લિમિટ સ્ટેટ પદ્ધતિ ના મેમબરને ડિઝાઇન કરીશું તો આજના વ્યાખ્યાનમાં લિમિટ સ્ટેટ ડિઝાઇનની ડિઝાઇન ફિલોસોફીની ચર્ચા કરવામાં આવશે હવે છેલ્લા કેટલાક દાયકાઓમાં વિવિધ પ્રકારની ડિઝાઇન ફિલોસોફીને અનુસરવામાં આવી છે અને જો આપણે ડિઝાઇન ફિલોસોફી જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે અગાઉ વિવિધ પ્રકારની ડિઝાઇન પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો જેને વર્કિંગ સ્ટ્રેસ પદ્ધતિ કહેવામાં આવે છે આ વર્કિંગ સ્ટ્રેસ પદ્ધતિનો ઉપયોગ 2007 સુધી કરવામાં આવ્યો હતો આપણા દેશમાં આપણી પાસે એટલે કે આપણે 2007 સુધી વર્કિંગ સ્ટ્રેસ પદ્ધતિ ડિઝાઇન ફિલોસોફીનો ઉપયોગ કરતા હતા અન્ય ડિઝાઇન ફિલોસોફી જે આપણે વિશ્વભરમાં જોઈએ છીએ તે છે અલ્ટીમેટ સ્ટ્રેન્થ પદ્ધતિ અલ્ટીમેટ સ્ટ્રેન્થ પદ્ધતિ અને ફરીથી બીજી એક ડિઝાઈન ફિલોસોફી કે જેને આપણે આપણા કોર્સમાં ધ્યાનમાં લઈશું તે છે લિમિટ સ્ટેટ ડિઝાઈન પદ્ધતિ લિમિટ સ્ટેટ એટલે મૂળભૂત રીતે શક્તિની મર્યાદા સ્થિતિ અને સેવાક્ષમતાની મર્યાદા સ્થિતિ તો શા માટે આપણે વર્કિંગ સ્ટ્રેસ પદ્ધતિ અથવા અલ્ટીમેટ સ્ટ્રેન્થ પદ્ધતિ માટે નથી જઈ રહ્યા તે માટે આપણે શા માટે જઈ રહ્યા છીએ તેની પણ આજના વ્યાખ્યાનમાં થોડી ચર્ચા કરવામાં આવશે અને વિવિધ પદ્ધતિવિજ્ઞાનની ફિલોસોફી શું છે જેની ટૂંકમાં હું આગળની સ્લાઈડ્સમાં ચર્ચા કરીશ સૌપ્રથમ ચાલો વર્કિંગ સ્ટ્રેસ પદ્ધતિ વિશે ચર્ચા કરીએ કારણ કે મેં કહ્યું કે વર્કિંગ સ્ટ્રેસ પદ્ધતિનો ઉપયોગ આપણા દેશમાં 2007 સુધી થતો હતો અને IS 800 1984 એ કોડ હતો જેના દ્વારા આપણે વર્કિંગ સ્ટ્રેસ પદ્ધતિમાં મૂળભૂત રીતે સ્ટ્રેસને ડિઝાઈન કરતા હતા જે તણાવ વિશે આપણે સ્વીકાર્ય માનીએ છીએ તણાવ અથવા અનુમતિપાત્ર તણાવ કે જેને આપણે સ્વીકાર્ય તણાવ મેળવવા માટે સલામતીના કેટલાક ઘટક સાથે વિભાજીત કરીએ છીએ તેથી જો આપણે કાર્યકારી તાણ પદ્ધતિના કિસ્સામાં જોઈએ કે આપણે શું કરીએ છીએ કે જો આપણે સ્ટીલના કિસ્સામાં સ્ટ્રેસ સ્ટ્રેઈન ડાયાગ્રામ જોઈએ છીએ જે આના જેવું છે તેથી પ્રમાણસરતાની મર્યાદા સુધી યીલ્ડ સ્ટ્રેન્થ નો અર્થ છે કે જો આ fy છે તો આપણે fy સુધીના ભારને સહન કરવા માટેનું સ્ટ્રક્ચર ધ્યાનમાં લઈએ છીએ એટલે કે મેમબરની લાક્ષણિકતા શક્તિ એટલે કે યીલ્ડ સ્ટ્રેન્થ તેથી યીલ્ડ સ્ટ્રેન્થ સુધી આપણે વિચારીએ છીએ અને પછી આપણે સલામતીનું અમુક ઘટક બનાવીએ છીએ અને પછી આપણને અનુમતિપાત્ર તણાવ મળે છે જો તમે અહીં જોશો તો મેં લખ્યું છે કે અનુમતિપાત્ર તણાવ એ સલામતીના કેટલાક ઘટક દ્વારા યીલ્ડ સ્ટ્રેસ કરતાં ઓછો હોવો જોઈએ તેથી અહીં આપણે ધારીએ છીએ કે મટીરીયલ રેખીય સ્થિતિસ્થાપક રીતે વર્તે છે અને સ્ટ્રેસ સ્ટ્રેઇન ડાયાગ્રામ સ્ટ્રેસ સ્ટ્રેઇન વર્તનને પણ રેખીય ગણવામાં આવે છે તેનો અર્થ એ કે આપણે યીલ્ડ સ્ટ્રેસથી આગળ વિચારતા નથી જો કે યીલ્ડ સ્ટ્રેસ પર પહોંચ્યા પછી મેમબરચોક્કસ ભાર લઈ શકે છે જેથી કરીને આપણે અહીં ધ્યાનમાં લેવાના નથી અને અલગ અલગ કેસમાં સેફ્ટી ફેક્ટર અહીં નોંધવામાં આવ્યું છે આ વિગતો આપવામાં આવી છે તમે IS 800 1984 અગાઉનો કોડ શોધી શકો છો જ્યાં એક્સીઅલ ટેન્શન સિગ્મા અનુમતિપાત્ર તાણના 0 6fy પર ગણવામાં આવતો હતો એટલે કે સેફ્ટી ફેક્ટર 1 67 હતું એ જ રીતે કમ્પ્રેશન માટે પણ 0 6fy અને સેફ્ટી ફેક્ટર 1 67 હતું પરંતુ બેન્ડિંગ ના કિસ્સામાં આપણે બેન્ડિંગ ટેન્શન અને બેન્ડિંગ કમ્પ્રેશન માં 0 66 ગણીએ છીએ અને શીયર સ્ટ્રેસ 0 4fy સેફ્ટી ફેક્ટર માટે આપણે 2 5 લઈએ છીએ તો આ રીતે અગાઉ વર્કિંગ સ્ટ્રેસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ આ કિસ્સામાં અમુક ગેરફાયદાઓ અથવા અમુક ખામીઓ હતી જેમ કે અહીં આપણે લોડ ફેક્ટર ને ધ્યાનમાં લેતા નથી એટલે કે કોઇ પણ લોડને આપણે ધ્યાનમાં લઈએ છીએ તે સર્વિસ લોડ આપણે તે સર્વિસ લોડ આધારે ડિઝાઇન કરીએ છીએ પરંતુ સંભવિત પદ્ધતિથી આપણે સમજી શક્યા છીએ કે આપણે જે પણ વિચારી રહ્યા છીએ તે લોડ ક્યારેક તે લોડ કરતાં વધી શકે છે તેથી તે કિસ્સામાં સ્ટ્રક્ચર નિષ્ફળ થઈ શકે છે તેથી કાળજી લેવા માટે આપણે હંમેશા આ કાર્યકારી તાણ પદ્ધતિ પર આધાર રાખી શકતા નથી આ એક વસ્તુ છે બીજી બાબત એ છે કે કેટલીકવાર આ કાર્યકારી તાણ પદ્ધતિ ખૂબ જ રૂઢિચુસ્ત બની જાય છે કારણ કે આપણે સ્ટ્રેસ સ્ટ્રેઈન ડાયાગ્રામની રેખીય વર્તણૂક સુધી લઈએ છીએ તેનો અર્થ એ છે કે આપણે યીલ્ડ સ્ટ્રેસ સુધી વિચારી રહ્યા છીએ જોકે યીલ્ડ સ્ટ્રેસ પછી મેમબરચોક્કસ માત્રામાં વિરૂપતા સાથે લોડ લઈ શકે છે તેથી તે ભાગ બિનરેખીય ભાગ અને અસ્થિર ભાગ આપણે ધ્યાનમાં લેવાના નથી જે યોગ્ય નથી તેથી જો આપણે વિચારીએ તો બાંધકામ ખર્ચમાં આપણી ડિઝાઇન અથવા ડિઝાઇન મેમબરઓછા થઈ જશે તે મેમબરનું કદ ઓછું થશે અને તે આર્થિક હશે અને આપણે એ પણ સમજવું પડશે કે આપણે જે સ્ટ્રક્ચર એટલે કે મેમબરછીએ તે આપણે એવી રીતે ડિઝાઇન કરીશું કે તે રૂઢિચુસ્ત ન હોવું જોઈએ તે આર્થિક હોવું જોઈએ અને અલબત્ત 100 ટકા સલામતી ધ્યાનમાં લેવી જોઈએ આપણે કોઈપણ સુરક્ષા સાથે સમાધાન નહીં કરીએ પરંતુ સાથે જ આપણે તેને આર્થિક બનાવવાનો પ્રયાસ કરીશું તેથી તે શક્ય છે જો આપણે લિમિટ સ્ટેટ પદ્ધતિ પર જઈએ શા માટે તેના પર હું પાછળથી આવું છું આપણે અગાઉ વિચારીએ છીએ તે અન્ય પદ્ધતિ કરતાં અલ્ટીમેટ સ્ટ્રેન્થ પદ્ધતિ હતી તે મૂળભૂત રીતે પ્લાસ્ટિક ડિઝાઈન પદ્ધતિ છે આ કિસ્સામાં લિમિટ સ્ટેટ મેમબર પ્લાસ્ટિક મોમેન્ટ સુધી પહોંચે છે તેનો અર્થ એ કે આ કિસ્સામાં આપણે fu કહેવા ઉપર જઈએ છીએ આ સુધી આપણે બરાબર જઈએ છીએ તેથી આ સુધી આપણે વિચારીએ છીએ અને પછી આપણે ડિઝાઇન કરીએ છીએ અને અલબત્ત આપણે કેટલાક લોડ ફેક્ટરનો ગુણાકાર પણ કરીએ છીએ આપણે અલ્ટીમેટ લોડ મેળવવા માટે કેટલાક લોડ ફેક્ટરને વર્કિંગ લોડ સાથે ગુણાકાર કરીએ છીએ જેથી વર્કિંગ લોડ સાથે લોડ ફેક્ટરનો ગુણાકાર કરીને અલ્ટીમેટ લોડ શોધી શકાય તેથી આ થઈ ગયું છે પરંતુ આ કિસ્સામાં સમસ્યા એ છે કે સેવાક્ષમતાની સ્થિતિને આપણે ધ્યાનમાં લેવાના નથી તેનો અર્થ એ છે કે કબજેદારને અસ્વસ્થતા અનુભવાય છે કે નહીં વધુ પડતું વિચલન આવી રહ્યું છે કે નહીં તે આપણને પરેશાન કરતું નથી તેથી વપરાશકર્તાઓના દૃષ્ટિકોણથી તે સલાહભર્યું નથી તેથી આ પદ્ધતિ પણ આજકાલ અપ્રચલિત બની ગઈ છે આજકાલ આપણે કઈ પદ્ધતિ પ્રદાન કરીએ છીએ તે છે લિમિટ સ્ટેટ પદ્ધતિ આ લિમિટ સ્ટેટ પદ્ધતિ માં સ્ટ્રક્ચર એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે તમામ પ્રકારના લોડને સુરક્ષિત રીતે ટકી શકે જે તેની સમગ્ર ડિઝાઇન લાઇફમાં વિચારણા હેઠળ કાર્ય કરી શકે છે જેથી તમારે ધ્યાનમાં લેવું પડશે એટલે કે આપણે યાદ રાખવાની જરૂર છે અને વિશ્વસનીયતા આધારિત ડિઝાઇનનું વિજ્ઞાન પર્યાપ્ત સલામતીની સમસ્યાનો તર્કસંગત ઉકેલ પૂરો પાડવાના ઉદ્દેશ્ય સાથે વિકસાવવામાં આવ્યો હતો તેનો અર્થ એ છે કે આપણે સલામતી સાથે સમાધાન કરી રહ્યા નથી અને અનિશ્ચિતતા લોડિંગ અને સામગ્રીની શક્તિમાં પ્રતિબિંબિત થાય છે તેથી આપણે અહીં શું કરીએ છીએ તે આપણે અંતિમ શક્તિને ધ્યાનમાં લઈએ છીએ અને આપણે અનુમતિપાત્ર તાકાત અથવા મેમબરમેળવવા માટે સલામતીના કેટલાક ઘટક નો ઉપયોગ કરીએ છીએ તેથી ત્યાં આપણે અનિશ્ચિતતા ઘટક ને સુનિશ્ચિત કરવા માટે અમુક પ્રકારની ઘટક સલામતીનો અર્થ આપી રહ્યા છીએ આપણે લોડ ઘટક એટલે લોડના દૃષ્ટિકોણથી આપીએ છીએ એટલે કે આપણને ખાતરી નથી કે તે સમયે સાઇટ પર વાસ્તવિક લોડ શું હશે લોડ શું આવી રહ્યો છે આપણે મહત્તમ એટલે કે સૌથી ખરાબ સંભવિત સંયોજન શોધવાનો પ્રયાસ કરીએ છીએ અને આપણે કેટલાક ઘટક સાથે ગુણાકાર કરીએ છીએ જે વિશ્વસનીયતા આધારિત પદ્ધતિમાંથી મેળવવામાં આવે છે અને પછી આપણે તે ઘટક લોડ સાથે ડિઝાઇન કરવાનો પ્રયાસ કરીએ છીએ આ લિમિટ સ્ટેટ પદ્ધતિ છે પરંતુ આ લિમિટ સ્ટેટ ઓફ સ્ટ્રેન્થ છે બીજું છે સેવાક્ષમતાની મર્યાદા સ્થિતિ કે આપણે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ તેના પર હું આવું છું તેથી લિમિટ સ્ટેટ ઓફ સ્ટ્રેન્થ આપણે વિચારી શકીએ છીએ કે ઘટક ો અલ્ટીમેટ સ્ટ્રેન્થ સાથે સંચાલિત થાય છે તેથી એક છે લિમિટ સ્ટેટ ઓફ સ્ટ્રેન્થ અને બીજું છે લિમિટ સ્ટેટ સર્વિસએબિલિટી લિમિટ સ્ટેટ પદ્ધતિ એટલે કે લિમિટ સ્ટેટ ઓફ સ્ટ્રેન્થ અને લિમિટ સ્ટેટ સર્વિસએબિલિટી આ બે મુદ્દાને આપણે ધ્યાનમાં લેવા પડશે તેથી લિમિટ સ્ટેટ ઓફ સ્ટ્રેન્થની સ્થિતિના કિસ્સામાં આપણે તેને ઉથલાવી દેવાની અને સ્વે સ્થિરતા સામે સ્થિરતા સાથે સ્થિરતા તરીકે ધ્યાનમાં લેવું પડશે જે આપણે ધ્યાનમાં રાખવું પડશે અને આપણે ફટિગ અને પ્લાસ્ટિકના પતન ને પણ ધ્યાનમાં રાખવું પડશે તેથી લિમિટ સ્ટેટ ઓફ સ્ટ્રેન્થ આ થોડા પાસાઓ પર આધાર રાખે છે તેથી IS 800 2007 માં લિમિટ સ્ટેટ ઓફ સ્ટ્રેન્થમાં આ કેટલીક બાબતોનો સમાવેશ થાય છે જેને આપણે ધ્યાનમાં રાખવાની છે જેમ કે સંપૂર્ણ અથવા આંશિક રૂપે સ્ટ્રક્ચરનું સંતુલન ગુમાવવું સ્ટ્રક્ચરની સ્થિરતા ગુમાવવી પછી અતિશય વિરૂપતા અથવા ભંગાણ ના કારણે નિષ્ફળતા ફટિગ ને કારણે ફ્રેકચર અને બરડ ફ્રેકચર તેથી આ નિષ્ફળતા સાથે સંકળાયેલા છે જેને આપણે ધ્યાનમાં રાખવાનું છે અને આપણે સૌથી ખરાબ સંયોજન હેઠળ ડિઝાઇન કરવી પડશે મેં કહ્યું તેમ બીજી એક વાત છે લિમિટ સ્ટેટ ઑફ સ્ટ્રેન્થ બીજી છે લિમિટ સ્ટેટ સર્વિસિબિલિટી તેથી લિમિટ સ્ટેટ સર્વિસિબિલિટી ને જ્યારે આપણે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે આપણે ડિફ્લેક્શન મર્યાદા પછી કંપન મર્યાદા ટકાઉપણું અને આગ પ્રતિકાર પણ તપાસીએ છીએ તેથી લિમિટ સ્ટેટ સર્વિસિબિલિટી દૃષ્ટિકોણથી આ થોડા પાસાઓ છે તેથી આપણે કાળજી લેવી પડશે કે આપણે આ મર્યાદાને ધ્યાનમાં રાખવી પડશે અને આપણે આ તમામ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને સ્ટ્રક્ચરલ મેમબરની રચના કરવી પડશે તેથી લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી એ રચનાનો ઉપયોગ કરતી વખતે વપરાશકર્તા દ્વારા અનુભવાતી અગવડતા સાથે સંકળાયેલ હશે જે એક છે જે રચનાનું વધુ પડતું વિચલન અથવા વિકૃતિ છે કારણ કે ધારો કે સ્ટ્રક્ચરમાં આપણે ઉપરના માળ તરફની ઊંચી ઈમારતમાં રહેતા હોઈએ તો વાઈબ્રેશન એટલે કે ચક્રવાતને કારણે કે ધરતીકંપના કારણે ઈમારત નોંધપાત્ર રીતે વાઈબ્રેટ થઈ શકે છે પરંતુ આપણે લિમિટ સ્ટેટ ઓફ સ્ટ્રેન્થ પરથી જાણીએ છીએ કે ડિઝાઈન આવી રીતે કરવામાં આવી છે આ રીતે તે તૂટી જશે નહીં પરંતુ જો તમે લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી ને ધ્યાનમાં લેતા નથી તો આપણે મોટા પ્રમાણમાં વિચલન ને મંજૂરી આપીએ છીએ તેથી જો ડિફ્લેક્શન વધુ હોય તો આ મોટા કંપનને કારણે રહેનારને ત્યાં રહેવાનો ડર રહેશે તેથી આવા કિસ્સામાં આપણે રહેવાસીઓની અગવડતાની ક્ષમતાને ધ્યાનમાં લેવી પડશે અને આપણે ચોક્કસ પગલાં લેવા પડશે જેથી કંપનને વધુ પડતું વિચલન ઘટાડી શકાય અથવા સ્ટ્રક્ચરની વિકૃતિ ઘટાડી શકાય તેથી આ કાળજી લેવી જરૂરી છે પછી સ્ટ્રક્ચરના અતિશય કંપનથી મુસાફરોને અસ્વસ્થતા થાય છે સમારકામ કરી શકાય તેવું નુકસાન અથવા ફટિગને કારણે સર્જાયેલી તિરાડ એ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે કે આપણે નુકસાન અથવા તિરાડની કાળજી લેવી જોઈએ અને અલબત્ત કાટ અને ટકાઉપણું એનું પણ આપણે ધ્યાન રાખવું પડશે તેથી આ કેટલાક પરિમાણો છે જે લિમિટ સ્ટેટ સર્વિસિબિલિટી સાથે સંકળાયેલા છે હવે આંશિક સલામતી ઘટક પર આવીએ છીએ તેથી લિમિટ સ્ટેટ ઓફ સ્ટ્રેન્થ કિસ્સામાં આપણે જાણીએ છીએ કે ચોક્કસ સલામતી ઘટક ને ધ્યાનમાં લેવામાં આવશે એક છે લોડ માટે સલામતી ઘટક આ કલમ 5 3 IS 800 2007 ના કોષ્ટક 4 માં આપવામાં આવ્યું છે કોષ્ટક 4 માં આપણે વિગતો મેળવીશું જે હું આગળની સ્લાઈડમાં બતાવવા જઈ રહ્યો છું જ્યાં ફોર્મ્યુલા આપવામાં આવ્યું છે કે Qd એ ગામા fk Qck ના સમેસન સમાન છે જ્યાં Qc લાક્ષણિક લોડ અથવા લોડ અસર છે અને Qd ડિઝાઇન લોડ અથવા લોડ અસર છે અને ગામા kth લોડ અથવા લોડ અસર માટે આંશિક સલામતી ઘટક છે તેથી આ ગામા f સમય સમય પર બદલાય છે તેના આધારે ગામા એફ મૂલ્ય લોડ કરવાના પ્રકારને આધારે બદલાશે બરાબર તેથી Qd આપણે શોધી શકીએ છીએ કે તે Qc માં ગામા f તરીકે ડિઝાઇન લોડ છે તેથી IS 800 2007 ના કોષ્ટક 4 માં આ આંશિક સલામતી ઘટક ો આપવામાં આવ્યા છે હવે જો તમે આ કોષ્ટકમાં જુઓ તો કોષ્ટક 4 માં આપણે વિવિધ સંયોજનો જોશું જેમ કે ડેડ લોડ લાઈવ લોડ ક્રેન લોડ જેમ કે ડેડ લોડ લાઈવ લોડ ક્રેન લોડ વિન્ડ લોડ અથવા ભૂકંપ લોડ ડેડ લોડ વિન્ડ લોડ અથવા ભૂકંપ લોડ ડેડ લોડ ઇરેક્શન લોડ આના જેવા વિવિધ પ્રકારના લોડ સંયોજન છે આગળ આંશિક સલામતી ઘટક શું હશે ધારો કે જો આપણી પાસે ડેડ લોડ લાઇવ લોડ અને ક્રેન લોડનું સંયોજન હોય તો આપણે ડેડ લોડ માટે શું કરી શકીએ છીએ આપણે 1 5નો ગુણાકાર કરી શકીએ છીએ અને લાઇવ લોડ માટે પણ આપણે શોધી શકીએ છીએ કે આપણે 1 5નો ગુણાકાર કરી શકીએ છીએ તેથી આ આના જેવું એક લોડ કોમ્બિનેશન બનશે ડેડ લોડ લાઈવ લોડ 1 5 હશે આ એક લોડ કોમ્બિનેશન છે જે આપણે બનાવી શકીએ છીએ અન્ય લોડ કોમ્બિનેશન જે આપણે બનાવી શકીએ તે એ છે કે ડેડ લોડ લાઈવ લોડ વિન્ડ લોડ અથવા ધરતીકંપ લોડ આપણે ત્યાં 1 2 નો ગુણાકાર કરીએ છીએ તેથી ત્યાં આપણે આ 1 2 ને ડેડ લોડ લાઈવ લોડ પવન લોડ અથવા ધરતીકંપ લોડ બનાવી શકીએ છીએ વિન્ડ લોડ અથવા ધરતીકંપ લોડ અમે પ્રદાન કરીએ છીએ તેથી આ એક પ્રકારનું લોડ સંયોજન છે અન્ય લોડ કોમ્બિનેશન કહો કે 1 5 ગણો ડેડ લોડ વિન્ડ લોડ અથવા ધરતીકંપ લોડ તેથી આ વિવિધ પ્રકારના લોડ સંયોજનો કોડમાં નોંધવામાં આવે છે જેને આપણે ધ્યાનમાં લેવાનું છે અને આપણે સૌથી ખરાબ સંયોજન શોધવાનું છે જેનો અર્થ થાય છે કે કયું સૌથી ખરાબ હશે અને આપણે તે સૌથી ખરાબ સંયોજનમાંથી મેમબરની રચના કરવી પડશે અને આપણે એ પણ જોઈ શકીએ છીએ કે ડેડ લોડ અને લાઈવ લોડ હેઠળ લિમિટ સ્ટેટે ઓફ સર્વિસ આપણે ફક્ત 1 નો ગુણાકાર કરી શકીએ છીએ પરંતુ જ્યારે આપણે ડેડ લોડ લાઈવ લોડ હેઠળ લિમિટ સ્ટેટે ઓફ સર્વિસને ધ્યાનમાં લઈશું અને વિન્ડ નો લોડ અથવા ધરતીકંપનો લોડ આપણે 0 8 નો ગુણાકાર કરીશું એટલે કે સર્વિસએબિલિટી લોડ ની સ્થિતિ માટે આપણે તે ડેડ લોડ 0 8 લાઈવ લોડ 0 8 ધરતીકંપનો લોડ અથવા વિન્ડનો લોડ ગણી શકીએ અહીં તે 1 0 છે તેથી આ એક સંયોજન છે જેની સામે આપણે ડિફ્લેક્શન એટલે કે લિમિટ સ્ટેટ સર્વિસિબિલિટી તપાસવી પડશે આપણે આ પ્રકારના લોડ કોમ્બિનેશનનો ઉપયોગ કરીને લિમિટ સ્ટેટ સર્વિસિબિલિટી તપાસવી પડશે તેથી ઘણા લોડ સંયોજનો વર્ણનમાં આવશે એક લોડને કારણે છે જે શક્તિના દૃષ્ટિકોણને કારણે ધ્યાનમાં લેવામાં આવશે આપણે બીજાને સર્વિસએબિલિટી દૃષ્ટિકોણને કારણે ધ્યાનમાં લેવું પડશે આપણે ધ્યાનમાં લેવાનું છે તેથી દરેક કેસ માટે આપણે વિચારણા કરીશું અને આપણે જોશું કે તે મર્યાદિત મૂલ્યને ઓળંગી રહ્યું છે કે નહીં મર્યાદિત મૂલ્ય શક્તિ હોઈ શકે છે તણાવ હોઈ શકે છે મૂલ્ય મર્યાદિત કરવાનું વિચલન હોઈ શકે છે અને જ્યારે આપણે ડિફ્લેક્શન માપદંડ તપાસવા જઈ રહ્યા છીએ ત્યારે આપેલ કોડલ જોગવાઈઓ મુજબ આપણે 1 અથવા 0 8 નો ગુણાકાર કરીશું અને તાકાતની ગણતરીના કિસ્સામાં આપણે લોડિંગના પ્રકાર મુજબ 1 5 અથવા 1 2 નો ગુણાકાર કરીશું બરાબર હવે સામગ્રી માટે આંશિક સલામતી ઘટક જેમ કે આપણે જણાવ્યું હતું કે સામગ્રી અલ્ટીમેટ સ્ટ્રેન્થ સુધી વર્તે છે એટલે કે આપણે અલ્ટીમેટ સ્ટ્રેન્થ સુધી વિચારણા કરીશું તેથી આંશિક સલામતી ઘટક ને આપણે ગામા m દ્વારા Sd ને Su તરીકે ગણી શકીએ જ્યાં Su એ સામગ્રીની અલ્ટીમેટ સ્ટ્રેન્થ છે અને Sd એ સામગ્રીની ડિઝાઇન સ્ટ્રેન્થ છે જેથી આપણે ઉપયોગ કરીએ અને ગામા m એ કોષ્ટક 5 માં આપેલ સામગ્રી માટે આંશિક સલામતી ઘટક છે તે કોષ્ટક 5 માં આપવામાં આવ્યું છે તેથી જો તમે કોષ્ટક 5 જુઓ છો તો આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ પ્રકારની સામગ્રીની સ્થિતિ માટે વિવિધ આંશિક સલામતી ઘટક ને ધ્યાનમાં લેવામાં આવ્યું છે જેમ કે યીલ્ડ દ્વારા સંચાલિત પ્રતિકારના કિસ્સામાં ગામા m0 એ એક સલામતી ઘટક છે જેને 1 10 ગણવામાં આવે છે જ્યારે પ્રતિકાર મેમ્બર ઓફ બકલિંગ તે પણ 1 10 જે ગામા m0 અને અંતિમ તાણ દ્વારા સંચાલિત પ્રતિકાર તે આપણે 1 25 આંશિક સલામતી ઘટક બનાવી રહ્યા છીએ જેનો અર્થ છે કે આપણે ડિઝાઇન સ્ટ્રેન્થ મેળવવા માટે અલ્ટીમેટ સ્ટ્રેન્થ સાથે આંશિક સલામતી ઘટક ને વિભાજિત કરી રહ્યા છીએ અને બોલ્ટ માટે કનેક્શન ઘર્ષણ પ્રકાર બોલ્ટ ગામા mf માટે આપણે શોપ ફેબ્રિકેશન માટે 1 25 નો ઉપયોગ કરીએ છીએ તેમજ ફિલ્ડ ફેબ્રિકેશન માટે 1 25 જ્યારે બેરિંગ પ્રકાર માટે પણ આ 1 25 રિવેટના કિસ્સામાં પણ 1 25 છેઆપણે 1 25 પ્રદાન કરીએ છીએ અને વેલ્ડના કિસ્સામાં આપણે શોપ ફેબ્રિકેશન 1 25 અને ફિલ્ડ ફેબ્રિકેશન માટે આપણે સેફ્ટી ફેક્ટર 1 5 સુધી વધારીએ છીએ તેથી આ રીતે ઘટક સલામતી નક્કી કરવામાં આવી છે અને કોડમાં જાણ કરવામાં આવી છે જેને આપણે ધ્યાનમાં લેવાનું છે અને સામગ્રીની ડિઝાઇન સ્ટ્રેન્થ મેળવવા માટે આપણે સલામતીના આ ઘટક સાથે અલ્ટીમેટ સ્ટ્રેન્થ સાથે વિભાજિત કરવું પડશે અન્ય સર્વિસએબિલિટી માપદંડ માટે સર્વિસએબિલિટી માપદંડ છે જો તમે જુઓ કે કોષ્ટક 6 માં વિચલન મર્યાદા વ્યાખ્યાયિત કરવામાં આવી છે IS 800 2007 ના કોષ્ટક 6 માં વિવિધ મર્યાદાઓ પ્રદાન કરવામાં આવી છે કહો કે ઔદ્યોગિક મકાનના કિસ્સામાં હું માત્ર થોડા બતાવી રહ્યો છું તેમાંથી એક વર્ટિકલ ડિફ્લેક્શન છે બીજું લેટરલ ડિફ્લેક્શન છે ફરીથી ડિઝાઇન લોડ લાઇવ લોડ વિન્ડ લોડ માત્ર લાઇવ લોડને કારણે હશે તેથી વિવિધ પ્રકારના ડિઝાઇન લોડને ધ્યાનમાં લેવામાં આવશે અને વિવિધ પ્રકારના મેમબરની પણ અલગ અલગ મર્યાદા શરત હોય છે મર્યાદાની સ્થિતિનો અર્થ એ થાય છે કે ક્યારેક 150નો સ્પેન ક્યારેક 180નો સ્પેન ક્યારેક 240નો સ્પેન 300નો સ્પેન આ રીતે તેથી વિવિધ પ્રકારની સહાયક સ્થિતિ અને વિવિધ પ્રકારના મેમબર માટે મેમબરનું મર્યાદિત વિચલન કોષ્ટક 6 માં આપવામાં આવ્યું છે વિવિધ પ્રકારના લોડ અને ડિફ્લેક્શનને કારણે આ હોરિઝોન્ટલ વિચલન તેમજ વર્ટિકલ ડિફ્લેક્શન છે તેથી મર્યાદિત સ્થિતિને કોડમાં વ્યાખ્યાયિત કરવામાં આવી છે જે આપણે જાળવી રાખવાની છે તેનો અર્થ એ છે કે જ્યારે આપણે કોઈ ચોક્કસ મેમબરને ડિઝાઇન કરવા જઈશું ત્યારે આપણે જોવાનું છે કે આપણે કયા ભાર હેઠળ ડિઝાઇન કરવા જઈ રહ્યા છીએ અને શું આપણે વર્ટિકલ ડિફ્લેક્શન કે હોરિઝોન્ટલ ડિફ્લેક્શન માટે તપાસ કરી રહ્યા છીએ ફિક્સીટી અથવા સપોર્ટ શરતનો પ્રકાર શું છે તો પછી મેમબરના પ્રકાર શું છે મેમબરશું છે તેના આધારે આપણે મહત્તમ વિચલન મર્યાદા શોધી શકીએ છીએ અને જેને આપણે અનુસરવાનું છે તેથી આ અન્ય સ્ટ્રક્ચર માટે કોષ્ટક 6 નું ચાલુ છે એક ઔદ્યોગિક મકાન હતું અને બીજું આપણે આપેલ અન્ય સ્ટ્રક્ચર હતી હવે બીજી વસ્તુ ક્રોસ સેક્શનલ ક્લાસિફિકેશન છે આ ટેબલ 2 ના ક્લોઝ 3 7 માં આપવામાં આવ્યું છે ક્રોસ સેક્શન ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે એક ક્લાસ 1 છે જે પ્લાસ્ટિક છે ક્લાસ 2 ક્લાસિફિકેશન કોમ્પેક્ટ છે અને ક્લાસ 3 સેમી કોમ્પેક્ટ છે આપણે જાણીએ છીએ IS કોડ માં વિવિધ પ્રકારના સ્ટીલ રોલ્ડ વિભાગો આપવામાં આવે છે તો કહો કે I વિભાગ માટે આપણી પાસે ISMB છે આપણી પાસે ISJB છે આપણી પાસે ISLB ISHB ISWB છે આ રીતે આપણી પાસે વિવિધ પ્રકારના I વિભાગો છે હવે વિવિધ પ્રકારના I વિભાગો માટે આ d વેબની ઊંડાઈ અને tw d tw જે અલગ છે તેવી જ રીતે આ ફ્લેંજ ની પહોળાઈ અને ફ્લેંજની જાડાઈ આ અલગ છે તેથી તેનો ગુણોત્તર પણ b tf d tw અલગ છે તેથી આપણે જોવું પડશે કે ગુણોત્તર શું છે અને આ વિવિધ પ્રકારની રચનાઓને ક્રોસ સેક્શન અનુસાર પ્લાસ્ટિક કોમ્પેક્ટ અથવા સેમી કોમ્પેક્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે તેથી ચોક્કસ પ્રકારના મેમબરમાટે આપણે ચોક્કસ પ્રકારના ક્રોસ સેક્શનનો અર્થ નક્કી કરવાનો હોય છે આપણે નક્કી કરવાનું હોય છે કે આ ક્રોસ સેક્શન પ્લાસ્ટિક હેઠળ છે કે કેમ તે અર્ધ કોમ્પેક્ટ અથવા કોમ્પેક્ટ છે અને તે મુજબ ડિઝાઇન માપદંડને અનુસરવામાં આવશે તો આ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે પછી લોડ અને લોડ સંયોજનો પર આવીએ છીએ લોડ મહત્વપૂર્ણ છે કારણ કે ચોક્કસ લોડ હેઠળ આપણે મેમબરની રચના કરવી પડશે અને તે લોડ ડેડ લોડ એટલે કે સ્વ વજનને કારણે હોઈ શકે છે લાઈવ લોડ ને કારણે હોઈ શકે છે વિન્ડ લોડ અથવા સિસ્ટમિક લોડ હોઈ શકે છે અથવા અન્ય પ્રકારનો લોડ હોઈ શકે છે જેમ કે આકસ્મિક લોડ અથવા સ્નો લોડ હાઈડ્રોસ્ટેટિક લોડ વિવિધ પ્રકારના લોડ હોય છે તો પછી આપણે એ જાણવું પડશે કે કોઈ ચોક્કસ મેમબરપરના લોડની ગણતરી કેવી રીતે કરવી તે કોડલ જોગવાઈઓ શું છે આપણે તે ચોક્કસ મેમબરપર લોડની રકમ અથવા જથ્થો શું હશે જે આપણે જાણવું પડશે પછી આપણે જોયેલા સલામતીના ચોક્કસ ઘટક સાથે લોડ સંયોજન માટે જવું પડશે તો અહીં જો આપણે જોઈએ તો વિવિધ પ્રકારના લોડ આપવામાં આવ્યા છે IS875 ભાગ 1 થી ભાગ 5 માં IS875 ભાગ 1 થી ભાગ 5 વિવિધ લોડ અને લોડ સંયોજનો આપવામાં આવ્યા છે અને હવે ભાગ 1 માં સ્ટ્રક્ચરનો ડેડ લોડ આપવામાં આવ્યો છે જેમ કે વિવિધ પ્રકારના મટિરિયલ માટે વિવિધ પ્રકારના મેમ્બર માટે તેની સામૂહિક ઘનતા શું હશે જેમ કે ઈંટ માટે પ્લાસ્ટર માટે કોંક્રિટ માટે સામૂહિક ઘનતા શું હશે જેની ગણતરી સ્વ સ્ટ્રક્ચરનું વજન જે IS875 ભાગ 1 માં વિગતોમાં આપવામાં આવ્યું છે તેથી ડેડ લોડની ગણતરી અથવા સ્ટ્રક્ચરના સ્વ વજનની ગણતરી કરવી હોય તો આપણે IS875 ભાગ 1માંથી પસાર થવું પડશે અને પછી આપણે જોવું પડશે કે ડેડ લોડ શું છે કે સ્વ વજન અંદર આવે છે આ સ્ટ્રક્ચર જે આપણે ધ્યાનમાં લેવું જોઈએ આગળ લાઇવ લોડ અથવા લાદવામાં આવેલ લોડ છે લાઇવ લોડ અથવા લાદવામાં આવેલ લોડ હશે એટલે કે IS875 ભાગ 2 માં આપવામાં આવ્યું છે ભાગ 2 માં વિવિધ પ્રકારના લાઇવ લોડ આપવામાં આવ્યા છે જેમ કે રહેણાંક મકાનના કિસ્સામાં લાઇવ લોડ શું હશે ઔદ્યોગિક મકાનના કિસ્સામાં લાઇવ શું હશે ઑફિસ બિલ્ડિંગ ના કિસ્સામાં લાઇવ લોડ શું હશે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફરીથી રહેણાંક મકાનના કિસ્સામાં બાલ્કની માં રસોડામાં બેડરૂમ માં લાઇવ લોડ શું હશે વિવિધ લાઇવ લોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી તે જરૂરી છે તે કોડથી કાળજી લેવી બીજું ક્રેન લોડ ક્રેન લોડ પણ આ ભાગ 2 માંથી શોધી શકાય છે પછી વિન્ડ લોડ પર આવતા વિન્ડ લોડ ભાગ 3 IS875 ભાગ 3 માં આપેલ છે તેથી વિન્ડ લોડ હું આ સ્લાઇડ પછી વિગતો આપીશ પછી સ્નો લોડ વિસ્તારમાં સ્નો લોડ એ એક ઘટક છે ત્યાં સ્નો લોડ આપણે ધ્યાનમાં લેવો પડશે અને તે ભાગ 4 બરાબર અને ભાગ 5 માં તાપમાનનો લોડ હાઇડ્રોસ્ટેટિક લોડ જમીનનું દબાણ ફટિગ આકસ્મિક અસર વિસ્ફોટ વગેરે અને વિવિધ પ્રકારના લોડ સંયોજનો ભાગ 5 માં આપવામાં આવ્યા છે તો ભાગ 5માં તાપમાનનો લોડ હાઇડ્રોસ્ટેટિક લોડ માટીનું દબાણ ફટિગ આકસ્મિક લોડ અસર વિસ્ફોટ વગેરેનો સમાવેશ થાય છે અને વિવિધ પ્રકારના લોડ સંયોજનો એટલે ડેડ લોડ લાઇવ લોડ ડેડ લોડ વિન્ડ લોડ ડેડ લોડ લાઇવ લોડ વિન્ડ લોડ જેમ કે ભાગ 5 માં વિવિધ લોડ સંયોજનોની ભલામણ કરવામાં આવી છે અને ભૂકંપનો લોડ તમે IS1893 2002 માં શોધી શકો છો ભૂકંપના લોડના કિસ્સામાં આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં આપણી પાસે 5 ઝોન છે હવે તે ઝોન છે એટલે કે ઝોનની 4 સંખ્યા ઝોન 1 અને ઝોન 2 ઝોન 2 સાથે જોડાયેલ છે તેથી ઝોન 2 ઝોન 3 ઝોન 4 અને ઝોન 5 અને ઝોન 5 એ સૌથી વ્યવસ્થિત રીતે સક્રિય ઝોન છે તો અલગ અલગ ઝોન માટે IS1893 2002 માં કોડમાં જે લોડ આપવામાં આવ્યો છે તેની ગણતરી કરવા માટે પ્રણાલીગત ગુણાંક શું છે તેથી ભૂકંપના કારણે લોડની વિગતવાર ગણતરી આ કોડમાં મળી શકે છે અને તે મુજબ આપણે ગણતરી કરવી પડશે લોડ ચોક્કસ સ્ટ્રક્ચરમાં આવે છે અને પછી સ્ટ્રક્ચરલ ડિઝાઇનને યોગ્ય રીતે બનાવવા માટે સ્ટ્રક્ચર શોધવા માટે આપણે તે લોડને સ્ટ્રક્ચર પર લાગુ કરવો પડશે પછી ઇરેક્શન લોડ ઇરેક્શન લોડ IS 800 2007 માં કલમ 3 3 માં વિગતો આપવામાં આવી છે અને અન્ય ગૌણ અસરો જેમ કે તાપમાનમાં ફેરફાર વિભેદક પતાવટ તરંગી જોડાણો તે વસ્તુઓની પણ લોડ અને લોડ સંયોજનોમાં કાળજી લેવી જરૂરી છે કારણ કે સેટલમેન્ટ ડિફરન્સિયલ સેટલમેન્ટને કારણે વધારાનો લોડ વર્ણનમાં આવશે તાપમાનને કારણે વધારાનો લોડ વર્ણનમાં આવશે જેથી ડિઝાઇનની ગણતરીમાં પણ ધ્યાન રાખવું પડશે હવે કલમ 5 1 માં જો આપણે જોઈએ કે સ્ટ્રક્ચરલ પ્રણાલીને ત્રણ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવી છે તો એક કાયમી ક્રિયા છે કાયમી ક્રિયા એટલે લોડ જે પ્રકૃતિમાં સ્થાયી હોય છે તે મૂળભૂત રીતે સ્ટ્રક્ચરનું સ્વ વજન છે જેને આપણે સામાન્ય રીતે ડેડ લોડ કહીએ છીએ તેથી આ કાયમી ક્રિયા છે બીજી ચલ ક્રિયા છે ચલ ક્રિયા એટલે મૂળભૂત રીતે લાદવામાં આવેલ લોડ અને વિન્ડ અથવા ધરતીકંપનો વિન્ડ કાયમી નથી આ અસ્થાયી અને ચલ છે તેથી આ ચલ ક્રિયાઓ હેઠળ છે બીજી આકસ્મિક ક્રિયાઓ છે વિસ્ફોટ જેવા આકસ્મિક લોડને લીધે અથવા અચાનક અસરને કારણે આવા પ્રકારના આકસ્મિક અકસ્માતો થાય છે તેથી તેની પણ કાળજી લેવી પડશે અને આપણે કહ્યું છે કે સ્ટીલ સ્ટ્રક્ચરને ડિઝાઇન કરતી વખતે લોડ સંયોજનને અનુસરતા આંશિક સલામતી ઘટક આંશિક સલામતી ઘટક સાથે વિચારણા કરવી જોઈએ મેં પહેલેથી જ ચર્ચા કરી છે કે ડેડ લોડ લાદવામાં આવેલ લોડ છે અહીં આપણે 1 5 અને ડેડ લોડ લાદેલા લોડ સાથે ગુણાકાર કરીશું વિન્ડ અથવા સિસ્મિક લોડ જે 1 2 છે આપણે ડેડ લોડ વિન્ડ લોડનો ગુણાકાર કરીશું અહીં પણ આપણે 1 5 નો ગુણાકાર કરીશું જેમ કે આ ડેડ લોડ ઇરેક્શન લોડ તેથી આ કેટલાક લોડ સંયોજનો છે જેને આપણે મેમબરની ડિઝાઇન માટે ધ્યાનમાં લેવાના છે હવે ખૂબ જ સંક્ષિપ્તમાં હું વિન્ડ લોડની ગણતરીમાંથી પસાર થઈશ કારણ કે સ્ટીલ સ્ટ્રક્ચરના કિસ્સામાં વિન્ડ લોડ સ્ટીલના મેમબરને ડિઝાઇન કરવા માટે એક ઘટક છે કારણ કે સ્ટીલ સ્ટ્રક્ચર વજનમાં હળવા હોય છે તેથી તે ચક્રવાત અને વિન્ડ માટે સંવેદનશીલ હોય છે તેથી આપણે શું કરવાની જરૂર છે વિન્ડ લોડ સ્ટીલ સ્ટ્રક્ચરમાં આવે છે અને તે મુજબ આપણે ડિઝાઇન માપદંડ શોધવાનો છે એટલે કે આપણે ચોક્કસ મેમબરપર આવતા લોડને શોધવાનું છે અને તે મુજબ આપણે ડિઝાઇન કરવાની છે એટલું જ નહીં આપણે ડિઝાઇન કરીશું આપણે વિચલન ને મર્યાદિત તપાસ કરીશું કારણ કે સર્વિસએબિલિટી માપદંડ પણ જાળવવામાં આવે છે તો પવનને કારણે જે વિચલન આવે છે તે શું છે કારણ કે સ્ટીલ પ્રકૃતિમાં નરમ છે તેથી કોંક્રિટ સ્ટ્રક્ચરની તુલનામાં ઘણું વિચલન આવશે તેથી આપણે સર્વિસએબિલિટીમાપ દંડ પણ તપાસવું પડશે બરાબર તેથી વિચારી રહ્યો છું કે હું વિન્ડ ની ગણતરી પર ટૂંકી સમીક્ષા આપવા જઈ રહ્યો છું અને મેં કહ્યું કે વિન્ડ ની ગણતરીનો અર્થ આપવામાં આવ્યો છે એટલે ભાગ 3 માં IS 875 ભાગ 3 કોડમાં આપેલ છે તમને વિન્ડની ગણતરીની વિગત મળશે અને અહીં ડિઝાઇન પવનની ઝડપ Vz ની ગણતરી આ સૂત્ર પરથી કરવામાં આવે છે એટલે કે Vz એ k1 k2 k3 Vb k1 k2 k3 Vb જ્યાં Vb એ વિન્ડની મૂળભૂત ગતિ છે અને આ મૂળભૂત વિન્ડની ગતિને આપણા દેશમાં છ ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે બરાબર છ જુદા જુદા ઝોનમાં તે આપવામાં આવ્યું છે જેમ કે ઝોન એકમાં મૂળભૂત પવન 55 મીટર પ્રતિ સેકન્ડ છે આ સૌથી વધુ ઝડપ છે પછી ઝોન બેમાં તે 50 ઝોન ત્રણમાં 47 ઝોન ચારમાં 44 ઝોન પાંચમાં 39 અને ઝોન છ માં 33 મીટર પ્રતિ સેકન્ડ છે તેથી આકૃતિ આકૃતિ 1 માં IS કોડ મુજબ IS કોડ એટલે આકૃતિ 1 માં IS 875 વિવિધ ઝોન માટે વિન્ડ ની મૂળભૂત ગતિ પણ IS કોડના અંતમાં કોષ્ટક સ્વરૂપમાં આપવામાં આવી છે અલગ અલગ શહેર કોલકાતા દિલ્હી મદ્રાસ એટલે કે ચેન્નાઈ મુંબઈ બેંગ્લોર જેવા અલગ અલગ શહેર માટે પવનની મૂળભૂત ગતિ શું હશે તે તમને તે શહેરની મૂળભૂત પવનની ગતિ શું છે તે પણ આપણે કોડ પરથી જાણી શકીએ છીએ આગળ છે સંભાવના ઘટક k1 k2 k3 k1 એ સંભાવના ઘટક અથવા જોખમ ગુણાંક છે આ કોષ્ટક 1 માં આપવામાં આવ્યું છે હું વિગતોમાં નથી જતો જો તમે કોડ જોશો તો તમે બધી વિગતો સમજી શકશો પછી k2 k2 ભૂપ્રદેશ ઊંચાઈ અને સ્ટ્રક્ચરના કદ પર આધાર રાખે છે તેથી તે ઘટક k2 તરીકે આપવામાં આવે છે અને કોષ્ટક 2 તે આપેલ છે તમે જોશો કે ઊંચાઈ અનુસાર k2 ઘટક આ રીતે વધશે એટલે કે ઊંચાઈ વધવાની સાથે પવનની ગતિ વધતી જશે તેથી k2 તે અસરનું ધ્યાન રાખે છે બીજી બાજુ k3 છે k3 એ ટોપોગ્રાફી ફેક્ટર છે એટલે કે જ્યાં સ્ટ્રક્ચર બાંધવામાં આવનાર છે ત્યાં તે કેવા પ્રકારની ટોપોગ્રાફી છે કે કેમ તે ખીણ છે કે બીજું કંઈ છે અથવા પ્લેન લેન્ડ છે તેના આધારે ઢાળ શું છે તેના આધારે k3 ઘટક ની ગણતરી કરવામાં આવશે આ વિગતો તમે કલમ 5 3 3 માં શોધી શકો છો હવે વિન્ડ નું દબણ વિન્ડનું દબાણ આપણે આ સૂત્ર પરથી શોધી શકીએ છીએ pz બરાબર 0 6vz નો વર્ગ છે વાસ્તવમાં 1200 કિગ્રા પ્રતિ મીટર ક્યુબ એ હવાની દળ ઘનતા છે તેથી જો આપણે તે સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે અડધા rho v નો વર્ગ એટલે pz કરી શકીએ 6 vz નો વર્ગ શોધો અને સ્ટ્રક્ચરની કોઈપણ ઊંચાઈ પર આ વિન્ડનું દબાણ આ પ્રકારના માપદંડ પર આધાર રાખે છે જેમ કે પવનનું દબાણ હવાના વેગ અને ઘનતા પર આધાર રાખે છે કારણ કે ઘનતા આપણે 1200 ગણીએ છીએ પરંતુ ઘનતાના આધારે આ પવનનું દબાણ પણ બદલાય છે અને વેગ સાથેનો કોર્સ Vb અલગ અલગ શહેરમાં અલગ અલગ ઝોનમાં અલગ અલગ હશે તેથી તે પ્રમાણે Vz બદલવામાં આવશે તે પણ આપણે ધ્યાનમાં લેવું પડશે પછી જમીનના સ્તરથી ઉપરની ઊંચાઈ મકાન અથવા સ્ટ્રક્ચર જમીનના સ્તરથી કેટલી ઊંચાઈએ આવેલું છે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેના માટે વિન્ડનું દબાણ નિર્ભર છે પછી ઈમારતનો આકાર અને આસ્પેક્ટ રેશિયો ધારો કે જો ઈમારત ગોળાકાર હોય તો પવનનું દબાણ વધારે નહિ હોય પરંતુ જો ઈમારત આવી હોય તો પવનનું દબાણ ઘણું હશે એટલે કે આ વિસ્તારમાં પવનનું દબાણ વધશે તેથી તે બિલ્ડિંગના આકાર અને આસ્પેક્ટ રેશિયો પર આધાર રાખે છે તેમજ આસપાસની જમીનની સપાટીની ટોપોગ્રાફી પવનના હુમલાનો કોણ તે આ ખૂણો સાથેનો હોય આ ખૂણો કે 90 ડિગ્રીનો ખૂણો એ પવનના દબાણ પર નિર્ભર કરે છે તેના પર પણ ઘનતાના ગુણોત્તર અથવા સ્ટ્રક્ચરમાં ખુલવાનો અર્થ એ છે કે સ્ટ્રક્ચર પર આધાર રાખે છે કે શું આપણી પાસે ખુલ્લા મુખ છે કે નહીં તેના આધારે પણ પવનનું દબાણ નિયંત્રિત કરવામાં આવશે તેથી ઘનતાના ગુણોત્તરના આધારે પવનના દબાણની ગણતરી કરી શકાય છે તેથી આ કેટલાક ઘટક છે જે દબાણની ગણતરી પર આધાર રાખે છે પછી ડિઝાઈન વિન્ડ ફોર્સ એકવાર આપણને ડિઝાઈન વિન્ડ પ્રેશર મળે ત્યારે આપણે પવનનું બળ શોધી શકીએ છીએ કે જે F એ Cf ની બરાબર Ae ં pz છે pz એ જુદી જુદી ઊંચાઈ પરનું વિન્ડ પ્રેશર છે જે આપણે જુદી જુદી રીતે પવનનું દબાણ શોધી શકીએ છીએ અને Ae અસરકારક આગળનો વિસ્તાર એટલે કે જો આપણી પાસે આ પ્રકારનું મકાન હોય અને જો આપણી પાસે આ દિશામાંથી પવન હોય તો એરિયા આ દિશામાં હશે એટલે કે એરિયા તે દિશાની પહોળાઈ ઊંચાઈ હશે પછી pz એ ડિઝાઇન પવનનું દબાણ છે અને આ pz ઊંચાઈ સાથે બદલાશે તેથી ફ્લોરથી ફ્લોર પર અથવા અલગ ઊંચાઈએ આપણે પવનના દબાણની ગણતરી કરવી પડશે અને પછી આપણે તે ચોક્કસ ફ્લોર અથવા ચોક્કસ ઊંચાઈ પર બળ શોધવાનું રહેશે અને Cf એ બિલ્ડિંગનું બળ ગુણાંક છે તેથી આ રીતે આપણે સમગ્ર બિલ્ડિંગનો કુલ પવનનો ભાર શોધી શકીએ છીએ અને પવનનો ભાર મેળવ્યા પછી આપણે જુદા જુદા માળમાં વિભાજિત કરી શકીએ છીએ બીજી બાબત એ છે કે આપણે એક વ્યક્તિગત તરીકે છત અને દિવાલો પરના પવનના બળને ધ્યાનમાં લેવું જોઈએ એટલે કે જો કોઈ છત હોય તો ધારો કે આપણી પાસે આના જેવું મકાન છે અને તેની છત છે તો ત્યાંથી આપણે જાણી શકીએ કે પવનનું દબાણ શું છે બાહ્ય રીતે અને આંતરિક પવનનું દબાણ શું છે તેના આધારે આપણે બળ શોધવાનું છે અને આ બળની ગણતરી આ ફોર્મ્યુલા પરથી કરી શકાય છે જે Cpe માઇનસ Cpi A pz છે આ કલમ 6 1 માં આપવામાં આવ્યું છે જ્યાં Cpe એ બાહ્ય દબાણ છે તેની ગણતરી કેવી રીતે કરવી તે કલમ 6 2 માં આપવામાં આવ્યું છે અને Cpi એ આંતરિક દબાણ ગુણાંક Cpe અને Cpi છે તેથી આંતરિક દબાણ ગુણાંક પણ કલમ 6 3 થી ગણતરી કરી શકાય છે અને A એ સ્ટ્રક્ચરલ તત્વનો સપાટી વિસ્તાર છે તેથી જો આપણે આ મૂલ્ય ગુણાંક બાહ્ય દબાણ ગુણાંક અને આંતરિક દબાણ ગુણાંક અને સપાટીનું ક્ષેત્રફળ શોધી શકીએ તો આપણે વ્યક્તિગત તરીકે છત અથવા દિવાલ પર પવન બળ શોધી શકીએ છીએ તેથી આ રીતે આપણે પવન બળની ગણતરી કરી શકીએ તો આ બધું આજના લેક્ચર વિશે છે અને આપણે આજના લેક્ચરમાં જોયું કે લિમિટ સ્ટેટ પદ્ધતિ શા માટે મહત્વપૂર્ણ છે અને શા માટે તે અન્ય બે પદ્ધતિઓ અલ્ટીમેટ સ્ટ્રેન્થ પદ્ધતિ અને વર્કિંગ સ્ટ્રેસ પદ્ધતિ ની સરખામણીમાં વધુ સચોટ વધુ વ્યવહારુ છે શા માટે આપણે આગળ વધીએ છીએ અવસ્થા પદ્ધતિને મર્યાદિત કરવા માટે જે હવે અને આવતીકાલે સમજી શકાય તેવું છે જ્યારે આપણે મેમબર અથવા જોડાણોની ડિઝાઇન માટે જઈશું ત્યારે વ્યક્તિગત મેમબર અથવા જોડાણો આ માપદંડને અનુસરશે એટલે કે લિમિટ સ્ટેટ પદ્ધતિ ડિઝાઇન માપદંડ જ્યાં લોડ ફેક્ટર અને સામગ્રી માટે આંશિક સલામતી ઘટક હશે લોડ કોમ્બિનેશન શું હશે જેના માટે આપણે ડિઝાઇન કરવાની છે તે ધ્યાનમાં લેવામાં આવશે અને આપણે જોયું છે કે મેમબરની અંતિમ શક્તિ શું છે સ્ટીલ માટે મેમબરની ઉપજ શક્તિ શું છે જે વિવિધ વજન અનુસાર આપણે શોધી શકીએ છીએ અને આપણે એલિમેન્ટલ એટલે કે એલિમેન્ટ અથવા મેમબરની ડિઝાઇન માટે તે પરિમાણોનો ઉપયોગ કરી શકીએ છીએ ઠીક છે તો આ સાથે મારે આજનું લેક્ચર પૂરું કરવું પડશે આભાર